પેટન્ટેબિલિટી સર્ચ એટલે શું પેટન્ટેબિલિટી સર્ચ એટલે શું પ્રચલિત માન્યતાથી વિપરીત પેટન્ટેબિલિટી સર્ચ એક પ્રયત્ન હોય છે તે નિર્ધારિત કરવા માટે કે કોઈ આવિષ્કાર બહુ જ સ્વાભાવિક છે કે નહીં પ્રચલિત માન્યતાથી વિપરીત પેટન્ટેબિલિટી સર્ચ એક પ્રયત્ન હોય છે તે નિર્ધારિત કરવા માટે કે કોઈ આવિષ્કાર બહુ જ સ્વાભાવિક છે કે નહીં પેટન્ટેબિલિટી સર્ચ નું લક્ષ્ય હોય છે એ જોવું કે આવિષ્કારમાં કોઈ ઇન્વેન્ટિવ સ્ટેપ છે કે નહીં પેટન્ટેબિલિટી સર્ચ નું લક્ષ્ય હોય છે એ જોવું કે આવિષ્કારમાં કોઈ ઇન્વેન્ટિવ સ્ટેપ છે કે નહીં તે એ નિર્ધારિત કરવા માટે નથી હોતી કે આવિષ્કારમાં નવીનતા છે કે નહીં તે એ નિર્ધારિત કરવા માટે નથી હોતી કે આવિષ્કારમાં નવીનતા છે કે નહીં આ તફાવત સમજવો અને તેને પહેલેથી સ્પષ્ટ કરવો જરૂરી છે આ તફાવત સમજવો અને તેને પહેલેથી સ્પષ્ટ કરવો જરૂરી છે ઇન્ડિયન પેટન્ટ ઍક્ટ માં એક પ્રાવધાન છે કલમ ૧૩ જે પૂર્વ પ્રકાશન અથવા પૂર્વ દાવા દ્વારા કરેલા આગોતરા માટે પણ શોધ કરવાનું કહે છે ઇન્ડિયન પેટન્ટ ઍક્ટ માં એક પ્રાવધાન છે કલમ ૧૩ જે પૂર્વ પ્રકાશન અથવા પૂર્વ દાવા દ્વારા કરેલા આગોતરા માટે પણ શોધ કરવાનું કહે છે એટલે અલગ શબ્દોમાં આ એક એવી સર્ચ અથવા શોધ છે જે અરજી દર્જ થયા બાદ એક પરીક્ષક દ્વારા કરવામાં આવે છે એટલે અલગ શબ્દોમાં આ એક એવી સર્ચ અથવા શોધ છે જે અરજી દર્જ થયા બાદ એક પરીક્ષક દ્વારા કરવામાં આવે છે એનો ઉદ્દેશ્ય એ જાણી લેવાનું છે કે જે આવિષ્કારને પેટન્ટની અરજી દ્વારા સુરક્ષિત કરવાની માગણી થઈ છે તે બીજા કોઈ દ્વારા પહેલેથી અપેક્ષિત નથી એનો ઉદ્દેશ્ય એ જાણી લેવાનું છે કે જે આવિષ્કારને પેટન્ટની અરજી દ્વારા સુરક્ષિત કરવાની માગણી થઈ છે તે બીજા કોઈ દ્વારા પહેલેથી અપેક્ષિત નથી એટલે સામાન્ય ભાષામાં જ્યારે આપણે સર્ચની વાત કરીએ ત્યારે નવીનતા પર કેન્દ્રિત સર્ચ કરવી વધારે સરળ હોય છે એટલે સામાન્ય ભાષામાં જ્યારે આપણે સર્ચની વાત કરીએ ત્યારે નવીનતા પર કેન્દ્રિત સર્ચ કરવી વધારે સરળ હોય છે પણ વિશ્વભરમાં પેટન્ટેબિલિટી સર્ચ એ નિર્ધારિત કરવા પર કેન્દ્રિત હોય છે કે ઇન્વેન્ટિવ સ્ટેપ છે કે નહીં તથા આવિષ્કાર અત્યંત સ્વાભાવિક તો નથી પણ વિશ્વભરમાં પેટન્ટેબિલિટી સર્ચ એ નિર્ધારિત કરવા પર કેન્દ્રિત હોય છે કે ઇન્વેન્ટિવ સ્ટેપ છે કે નહીં તથા આવિષ્કાર અત્યંત સ્વાભાવિક તો નથી હવે કોઈ પણ અરજદાર પેટન્ટેબિલિટી સર્ચ પેટન્ટ મેળવવાની સંભાવના છે કે નહીં એ નિર્ધારિત કરવાના હેતુથી કરવા માંગતો હોય હવે કોઈ પણ અરજદાર પેટન્ટેબિલિટી સર્ચ પેટન્ટ મેળવવાની સંભાવના છે કે નહીં એ નિર્ધારિત કરવાના હેતુથી કરવા માંગતો હોય પણ એકવાર તમને વ્યાજબી રીતે ખાતરી થઈ ગઈ હોય કે ઇન્વેન્ટિવ સ્ટેપ છે ત્યાર પછી પેટન્ટ મેળવવા માટે આવશ્યક બાકીના પાસાઓ પણ ઉપલબ્ધ હોવાની સંભાવનાઓ વધી જાય છે પણ એકવાર તમને વ્યાજબી રીતે ખાતરી થઈ ગઈ હોય કે ઇન્વેન્ટિવ સ્ટેપ છે ત્યાર પછી પેટન્ટ મેળવવા માટે આવશ્યક બાકીના પાસાઓ પણ ઉપલબ્ધ હોવાની સંભાવનાઓ વધી જાય છે હવે પેટન્ટેબિલિટી સર્ચ માટે એક સામાન્ય રીતે થનારો ઘટનાક્રમ હોય છે જેનું છેવટ પેટન્ટેબિલિટી સર્ચ હોય છે હવે પેટન્ટેબિલિટી સર્ચ માટે એક સામાન્ય રીતે થનારો ઘટનાક્રમ હોય છે જેનું છેવટ પેટન્ટેબિલિટી સર્ચ હોય છે પૂર્વપ્રથા પ્રમાણે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવી વિકસિત હકુમતોમાં પેટન્ટેબિલિટી સર્ચ પેટન્ટ એટર્ની દ્વારા નથી કરવામાં આવતી અથવા પેટન્ટ ડ્રાફ્ટ કરનાર વ્યક્તિ દ્વારા પણ નથી કરવામાં આવતી પૂર્વપ્રથા પ્રમાણે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવી વિકસિત હકુમતોમાં પેટન્ટેબિલિટી સર્ચ પેટન્ટ એટર્ની દ્વારા નથી કરવામાં આવતી અથવા પેટન્ટ ડ્રાફ્ટ કરનાર વ્યક્તિ દ્વારા પણ નથી કરવામાં આવતી આ પ્રક્રિયા અલગ પ્રકારના વ્યવસાયિકો જેમને સર્ચર અર્થાત શોધકર્તા કહેવામાં આવે છે તેમની દ્વારા થાય છે આ પ્રક્રિયા અલગ પ્રકારના વ્યવસાયિકો જેમને સર્ચર અર્થાત શોધકર્તા કહેવામાં આવે છે તેમની દ્વારા થાય છે તો ચાલો હું તમને યાદી આપુ જે દર્શાવશે કે પેટન્ટેબિલિટી સર્ચ માટે માગણી થયા પછી નો શું ઘટનાક્રમ હોય તો ચાલો હું તમને યાદી આપુ જે દર્શાવશે કે પેટન્ટેબિલિટી સર્ચ માટે માગણી થયા પછી નો શું ઘટનાક્રમ હોય સૌપ્રથમ પેટન્ટ એટર્ની સર્ચર ને સર્ચ રિકવેસ્ટ એટલે શોધ કરવા માટે આવેદન મોકલે છે સૌપ્રથમ પેટન્ટ એટર્ની સર્ચર ને સર્ચ રિકવેસ્ટ એટલે શોધ કરવા માટે આવેદન મોકલે છે આ સર્ચ રિકવેસ્ટ જણાવશે કે સર્ચ માટે કેટલો સમય અને કેટલી રકમ ખર્ચ કરી શકાય આ સર્ચ રિકવેસ્ટ જણાવશે કે સર્ચ માટે કેટલો સમય અને કેટલી રકમ ખર્ચ કરી શકાય આ અત્યંત મહત્વનું છે આ અત્યંત મહત્વનું છે તે જે આવિષ્કાર માટે સર્ચ કરવાની છે તેને અથવા તેના ડિસ્ક્લોઝર ને પરિભાષિત કરે છે તથા એવા વ્યાપક ક્ષેત્રો વિશે પણ માહિતી આપે છે જ્યાં પેટન્ટ માટે સર્ચ કરી શકાય તે જે આવિષ્કાર માટે સર્ચ કરવાની છે તેને અથવા તેના ડિસ્ક્લોઝર ને પરિભાષિત કરે છે તથા એવા વ્યાપક ક્ષેત્રો વિશે પણ માહિતી આપે છે જ્યાં પેટન્ટ માટે સર્ચ કરી શકાય એક વાર આ થઈ ગયા પછી બીજું પગલું છે સર્ચ કરવાનું એક વાર આ થઈ ગયા પછી બીજું પગલું છે સર્ચ કરવાનું સર્ચ સર્ચર દ્વારા કરવામાં આવે છે સર્ચ સર્ચર દ્વારા કરવામાં આવે છે એકવાર સર્ચ થઈ ગયા પછી ત્રીજું પગલું છે સર્ચર દ્વારા ભેગા કરેલા રેફરન્સ નું નિરીક્ષણ કરવું એકવાર સર્ચ થઈ ગયા પછી ત્રીજું પગલું છે સર્ચર દ્વારા ભેગા કરેલા રેફરન્સ નું નિરીક્ષણ કરવું કારણ કે સર્ચર ર કોઈ મફત ડેટાબેઝ વાપરી શકે છે જેમ કે વિવિધ પેટન્ટ કાર્યાલય દ્વારા આપેલા ડેટાબેઝ અથવા ફ્રી પેટન્ટ્સ ઓનલાઇન ગૂગલ કે ગૂગલ પેટન્ટ સર્ચ google's patent search જેવા ડેટાબેઝ કારણ કે સર્ચર ર કોઈ મફત ડેટાબેઝ વાપરી શકે છે જેમ કે વિવિધ પેટન્ટ કાર્યાલય દ્વારા આપેલા ડેટાબેઝ અથવા ફ્રી પેટન્ટ્સ ઓનલાઇન ગૂગલ કે ગૂગલ પેટન્ટ સર્ચ google's patent search જેવા ડેટાબેઝ ત્યાર પછી સર્ચર રેફરન્સ ભેગા કરશે ત્યાર પછી સર્ચર રેફરન્સ ભેગા કરશે તેથી ત્રીજું પગલું છે આ રેફરન્સ નું નિરીક્ષણ કરવું તેથી ત્રીજું પગલું છે આ રેફરન્સ નું નિરીક્ષણ કરવું અને ચોથું પગલું છે પરિણામનો અહેવાલ એટલે રિપોર્ટ ક્લાયન્ટને આપવો જે ક્લાયન્ટ આવિષ્કાર કરનાર વ્યક્તિ પોતે હોઈ શકે જો સર્ચર નો સીધો વ્યવહાર કે સોદો તેની સાથે અથવા તેના પેટન્ટ એટર્ની સાથે હોય અને ચોથું પગલું છે પરિણામનો અહેવાલ એટલે રિપોર્ટ ક્લાયન્ટને આપવો જે ક્લાયન્ટ આવિષ્કાર કરનાર વ્યક્તિ પોતે હોઈ શકે જો સર્ચર નો સીધો વ્યવહાર કે સોદો તેની સાથે અથવા તેના પેટન્ટ એટર્ની સાથે હોય આ રિપોર્ટ કઈ રીતે જણાવવામાં આવે છે તેના પેટન્ટના કાનૂન પ્રમાણે અમુક પરિણામ હોઈ શકે છે આ રિપોર્ટ કઈ રીતે જણાવવામાં આવે છે તેના પેટન્ટના કાનૂન પ્રમાણે અમુક પરિણામ હોઈ શકે છે પહેલા એ સમજવું જરૂરી છે કે પેટન્ટેબિલિટી સર્ચ એ વૅલિડિટિની સર્ચ નથી પહેલા એ સમજવું જરૂરી છે કે પેટન્ટેબિલિટી સર્ચ એ વૅલિડિટિની સર્ચ નથી એટલે કે જ્યારે તમે પેટન્ટેબિલિટી સર્ચ કરો છો ત્યારે તે સર્ચ કોઈપણ રીતે આવિષ્કારની વૅલિડિટિ અર્થાત કાયદેસરતાના વિષયમાં કોઈ પ્રકારની ગૅરન્ટી અથવા વૉરંટી એટલે બાંયધરી અથવા ખાતરી આપતી નથી એટલે કે જ્યારે તમે પેટન્ટેબિલિટી સર્ચ કરો છો ત્યારે તે સર્ચ કોઈપણ રીતે આવિષ્કારની વૅલિડિટિ અર્થાત કાયદેસરતાના વિષયમાં કોઈ પ્રકારની ગૅરન્ટી અથવા વૉરંટી એટલે બાંયધરી અથવા ખાતરી આપતી નથી આ પેટાકલમ 13 ની ભાષા માં સ્પષ્ટ છે આ પેટાકલમ 13 ની ભાષા માં સ્પષ્ટ છે અહીં આપણી પાસે કલમ 13 છે અહીં આપણી પાસે કલમ 13 છે પેટાકલમ 13 કહે છે કે કલમ 12 હેઠળ આવશ્યક નિરીક્ષણ અને તપાસ જે પેટન્ટ કાર્યાલય દ્વારા કરવામાં આવે છે તથા કલમ 13 કોઈપણ રીતે આ પેટન્ટની વૅલિડિટિ ને અધિકૃત નથી કરતા પેટાકલમ 13 કહે છે કે કલમ 12 હેઠળ આવશ્યક નિરીક્ષણ અને તપાસ જે પેટન્ટ કાર્યાલય દ્વારા કરવામાં આવે છે તથા કલમ 13 કોઈપણ રીતે આ પેટન્ટની વૅલિડિટિ ને અધિકૃત નથી કરતા તેથી સર્ચ દ્વારા પેટન્ટની વૅલિડિટિ અધિકૃત નથી થતી તેથી સર્ચ દ્વારા પેટન્ટની વૅલિડિટિ અધિકૃત નથી થતી હવે કલમ ૧૨ અને ૧૩ સર્ચ વિશે છે જ્યારે કલમ ૬૪ વૅલિડિટિના પહેલુઓ સાથે સંબંધિત છે જે એવી પરિસ્થિતિઓ તથા કારણોની સૂચિ આપે છે જેમના હેઠળ વૅલિડિટિ પર સવાલ ઉઠાવી શકાય હવે કલમ ૧૨ અને ૧૩ સર્ચ વિશે છે જ્યારે કલમ ૬૪ વૅલિડિટિના પહેલુઓ સાથે સંબંધિત છે જે એવી પરિસ્થિતિઓ તથા કારણોની સૂચિ આપે છે જેમના હેઠળ વૅલિડિટિ પર સવાલ ઉઠાવી શકાય આ રીતે આ બે વસ્તુ તદ્દન અલગ છે આ રીતે આ બે વસ્તુ તદ્દન અલગ છે અને તમારે યાદ રાખવું જોઈએ કે પેટન્ટેબિલિટી સર્ચ એ પેટન્ટની વૅલિડિટિની પર રિપોર્ટ નથી હોતો અને તમારે યાદ રાખવું જોઈએ કે પેટન્ટેબિલિટી સર્ચ એ પેટન્ટની વૅલિડિટિની પર રિપોર્ટ નથી હોતો પેટન્ટની વૅલિડિટિ નિર્ધારિત કરવા ઘણું વિશિષ્ઠ વિશ્લેષણ આવશ્યક હોય છે અને વૅલિડિટિ રિપોર્ટ એ જણાવે છે કે પેટન્ટ વૅલિડ અર્થાત કાયદેસર છે કે નહીં તેમાં કેટલા વિસંવાદ છે જે પેટન્ટ પ્રદાન ન થવાના કારણો બની શકે છે કે પેટન્ટ મેળવ્યા બાદ પણ તેને ઇન્વૅલિડેટ કરાવી શકે છે અર્થાત બિનકાયદેસર જાહેર કરાવી શકે છે પેટન્ટની વૅલિડિટિ નિર્ધારિત કરવા ઘણું વિશિષ્ઠ વિશ્લેષણ આવશ્યક હોય છે અને વૅલિડિટિ રિપોર્ટ એ જણાવે છે કે પેટન્ટ વૅલિડ અર્થાત કાયદેસર છે કે નહીં તેમાં કેટલા વિસંવાદ છે જે પેટન્ટ પ્રદાન ન થવાના કારણો બની શકે છે કે પેટન્ટ મેળવ્યા બાદ પણ તેને ઇન્વૅલિડેટ કરાવી શકે છે અર્થાત બિનકાયદેસર જાહેર કરાવી શકે છે હવે વૅલિડિટિ રિપોર્ટ જેને પેટન્ટેબિલિટી સ્ટડી અર્થાત પેટન્ટેબિલિટીનું અધ્યયન પણ કહેવામાં આવે છે તે તેનો ત્રણ અલગ પરિસ્થિતિઓમાં ઉપયોગ થઈ શકે હવે વૅલિડિટિ રિપોર્ટ જેને પેટન્ટેબિલિટી સ્ટડી અર્થાત પેટન્ટેબિલિટીનું અધ્યયન પણ કહેવામાં આવે છે તે તેનો ત્રણ અલગ પરિસ્થિતિઓમાં ઉપયોગ થઈ શકે સૌપ્રથમ તે પ્રતિવાદી દ્વારા કરવામાં આવી શકે પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ ના દાવા વખતે જ્યારે પ્રતિવાદી પેટન્ટને ઇન્વૅલિડેટ કરાવવા માટે કાઉંટર ક્લેમ અર્થાત જવાબી દાવો કરવા માગતો હોય સૌપ્રથમ તે પ્રતિવાદી દ્વારા કરવામાં આવી શકે પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ ના દાવા વખતે જ્યારે પ્રતિવાદી પેટન્ટને ઇન્વૅલિડેટ કરાવવા માટે કાઉંટર ક્લેમ અર્થાત જવાબી દાવો કરવા માગતો હોય આ પ્રમાણે કાઉંટર ક્લેમ અથવા ઇન્વૅલિડિટી ના દાવા નો ઉપયોગ પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ ના દાવામાં પ્રતિવાદી દ્વારા થઈ શકે છે આ પ્રમાણે કાઉંટર ક્લેમ અથવા ઇન્વૅલિડિટી ના દાવા નો ઉપયોગ પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ ના દાવામાં પ્રતિવાદી દ્વારા થઈ શકે છે આ પ્રમાણે પેટન્ટ વૅલિડ છે કે નહીં તે જાણવા માટે પ્રતિવાદી પ્રાથમિક પગલાંરૂપે વૅલિડિટિ સ્ટડી કરાવી શકે છે આ પ્રમાણે પેટન્ટ વૅલિડ છે કે નહીં તે જાણવા માટે પ્રતિવાદી પ્રાથમિક પગલાંરૂપે વૅલિડિટિ સ્ટડી કરાવી શકે છે બીજી રીતે પેટન્ટી અર્થાત પેટન્ટ મેળવનાર વ્યક્તિ વૅલિડિટિ સ્ટડી કરાવી શકે છે એ જાણવા માટે કે જો તેની પર પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ નો દાવો થાય તો શું એ બચાવ કરવા માટે સક્ષમ છે ત્યાં ઇન્વૅલિડિટી નો સવાલ ઉઠાવી શકાય તેની સામે બીજી રીતે પેટન્ટી અર્થાત પેટન્ટ મેળવનાર વ્યક્તિ વૅલિડિટિ સ્ટડી કરાવી શકે છે એ જાણવા માટે કે જો તેની પર પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ નો દાવો થાય તો શું એ બચાવ કરવા માટે સક્ષમ છે ત્યાં ઇન્વૅલિડિટી નો સવાલ ઉઠાવી શકાય તેની સામે વૅલિડિટિ સ્ટડીની ઉપયોગીતાનો ત્રીજો સંદર્ભ છે લાઇસન્સી અર્થાત જે વ્યક્તિ પેટન્ટ નું લાઇસન્સ મેળવી ને તેને ખરીદવા માગતી હોય તેને ખબર પડી શકે કે તે પેટન્ટ નું મૂલ્ય શું છે વૅલિડિટિ સ્ટડીની ઉપયોગીતાનો ત્રીજો સંદર્ભ છે લાઇસન્સી અર્થાત જે વ્યક્તિ પેટન્ટ નું લાઇસન્સ મેળવી ને તેને ખરીદવા માગતી હોય તેને ખબર પડી શકે કે તે પેટન્ટ નું મૂલ્ય શું છે આ પ્રમાણે તેને પેટન્ટના મૂલ્યને સમજવાના એક માપદંડ તરીકે વાપરી શકાય છે આ પ્રમાણે તેને પેટન્ટના મૂલ્યને સમજવાના એક માપદંડ તરીકે વાપરી શકાય છે